તેથી છેલ્લા લેક્ચરમાં આપણે ટેસ્ટેબિલિટી ટેકનિક માટેની ડિઝાઇન વિશે વાત કરી તેથી આપણે આ સ્કેન પાથ ઉપર એક પદ્ધતિ જોઈ હવે કરંટ લેકચરમાં આપણે આ સ્ટાન્ડર્ડડાઈજેશન ના સંદર્ભમાં કેટલાક પ્રયાસો જોઈશું જુઓ સ્કેન પાથ એ એક ખ્યાલ છે પરંતુ વિવિધ ઉત્પાદકો સ્કેન પાથને અલગ અલગ રીતે અમલમાં મૂકી શકે છે હવે એક દૃશ્યની કલ્પના કરો કે હું સિસ્ટમ ઇન્ટિગ્રેટર અથવા એસેમ્બલર છું મેં મધરબોર્ડ બનાવ્યું છે જેના ઉપર મેં 10 અલગ અલગ ICs મૂક્યા છે જે વિવિધ કંપનીઓ દ્વારા બનાવવામાં આવી શકે છે હવે એક વખત મેં ICs માં ચિપ્સ મૂકી હવે મારી મુશ્કેલી શરૂ થાય છે હું મારા બોર્ડનું ટેસ્ટિંગ કેવી રીતે કરું આમાંની દરેક ચિપ્સ VLSI ચિપ્સ છે જે લાખો અને અબજો ટ્રાંઝિસ્ટર ધરાવતા કોમ્પ્લેક્સ છે તો પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ઉપર સોલ્ડર થઈ જાય તે પછી હું ચિપનું ટેસ્ટિંગ કેવી રીતે કરી શકું ત્યાં ઉકેલ હોવો જોઈએ અને ફરીથી જ્યાં સુધી કંપનીઓ કેટલાક સ્ટાન્ડર્ડ્સો ઉપર અંદરોઅંદર સંમત ન થાય ત્યાં સુધી આ કરવા માટે શક્ય માર્ગ અપનાવવો ખૂબ મુશ્કેલ લગભગ અશક્ય છે હવે સદભાગ્યે બાઉન્ડ્રી સ્કેન સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાતું એક સ્ટાન્ડર્ડ્સ અસ્તિત્વમાં છે જેને આપણે આ લેક્ચરમાં ટૂંકમાં જોઈશું તેથી આ વાસ્તવમાં એક સ્ટાન્ડર્ડ્સ છે જેમ કે હું વાત કરી રહ્યો હતો તેથી તમે જાણો છો કે ઉત્પાદિત ચિપનું ટેસ્ટિંગ કેવી રીતે કરી શકાય છે આપણે ઘણી પદ્ધતિઓ ટેસ્ટ જનરેશન dft વગેરે ઉપર જોયું મેં કહ્યું તેમ વિવિધ ઉત્પાદકો ટેસ્ટિંગ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે તેથી ત્યાં કોઈ સ્ટાન્ડર્ડડાઈજેશન નથી તેથી જ્યારે બોર્ડ ઉપર ઘણી ચિપ્સ એસેમ્બલ કરવામાં આવે છે તેથી જ્યારે તેઓ બોર્ડ ઉપર રહે છે ત્યારે હું ઇન્ડિવિડ્યુઅલ ચિપ્સનું ટેસ્ટિંગ કેવી રીતે કરી શકું તેથી જે કરવામાં આવ્યું હતું તે એ છે કે સંયુક્ત ટેસ્ટિંગ એક્શન ગ્રુપ JTAG નામનું એક એક્શન ગ્રુપ છે આ તેનું ટૂંકું સ્વરૂપ છે જેની રચના કરવામાં આવી હતી જેમાં ઘણા અગ્રણી સેમી કંડક્ટર ઉત્પાદકો અને શિક્ષણવિદોનો સમાવેશ થતો હતો અને અંતે IEEE 1149 1 નામનું સ્ટાન્ડર્ડ્સ હતું જેને કેટલીક વાર બાઉન્ડ્રી સ્કેન સ્ટાન્ડર્ડ પણ કહેવામાં આવે છે જે ઉભરી આવ્યું હતું હવે તે એટલું લોકપ્રિય બન્યું છે કે આજકાલ મોટાભાગના લોકો તેમને JTAG સ્ટાન્ડર્ડ JTAG પોર્ટ JTAG સ્ટાન્ડર્ડ તરીકે ઓળખે છે જે એક નાઉન છે જેનો ઉપયોગ આજે ઘણા ડિઝાઇનરો અને વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવે છે તે ખૂબ લોકપ્રિય બની ગયું છે તેથી આ બાઉન્ડ્રી સ્કેન ટેકનિકની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છે અહીં આપણે અમુક પ્રકારની સૂચનાઓ તરીકે ટેસ્ટિંગો એપ્લાય કરીએ છીએ જેમ કે ચાલો હું તમને એકંદર સંભવિત બતાવું જેમ મારી પાસે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ છે તેમ મારી પાસે બોર્ડ છે તેથી ત્યાં ઘણી ચિપ્સ છે જે બોર્ડ ઉપર રહે છે ચાલો કહીએ કે ત્યાં ઘણી ચિપ્સ છે અને બોર્ડની ધાર ઉપર મારી પાસે એક પ્રકારનું કનેક્ટર છે જેના દ્વારા હું કેટલાક સિગ્નલ્સ ફીડ કરી શકું છું હવે મારો પ્રશ્ન એ છે કે હું ઇન્ડિવિડ્યુઅલ ચિપ્સનું ટેસ્ટિંગ કેવી રીતે કરી શકું પરંતુ વિચાર કંઈક આવો છે તેથી આપણે ઉત્પાદકોને કહીએ છીએ કે જ્યારે તમે ચિપનું ઉત્પાદન કરો છો ત્યારે તમે કંઈક બીજું પણ બનાવો છો આને કહેવામાં આવે છે કંઈક રેપર કહેવાય છે હું તેના વિશે ટૂંક સમયમાં વાત કરું છું તેથી હું ચિપની આ દરેક સર્કિટરીની આસપાસ કંઈક બીજું ઉત્પાદન કરું છું તેથી એકવાર હું તે કરી લઉં ત્યારે મારો ફાયદો એ છે કે હું આ ચિપ્સને ટેસ્ટિંગ માટે એકસાથે જોડી શકું છું ચાલો આપણે કહીએ કે આ દિશા છે અન્ય સિગ્નલ્સ પણ હોઈ શકે છે હું ફક્ત એક સિગ્નલ બતાવી રહ્યો છું હવે હું ટેસ્ટ કેવી રીતે કરું પહેલા મારે બહારથી જણાવવું જોઈએ કે મારે કેવા પ્રકારનું ટેસ્ટિંગ કરવું છે તે ટેસ્ટિંગ સૂચના નામની કોઈ વસ્તુનો ઉપયોગ કરીને કરવામાં આવે છે આ એવું છે કે આ રેપરમાં મારી પાસે ખૂબ જ સરળ પ્રોસેસર છે જ્યાં હું એક સૂચનામાં સીરીયલ ફીડ કરી રહ્યો છું આ રેપર ડીકોડ કરી રહ્યું છે કે તે કેવા પ્રકારની સૂચના છે અને તે યોગ્ય સ્ટેપં લઈ રહ્યું છે હવે આ બોક્સ કે જે મેં ડોટેડ બોક્સ બતાવ્યા છે આ IEEE 1149 હવે આ રેપર ટેસ્ટ કોમ્યુનિકેશનના સંદર્ભમાં ઇન્ટર ઓપરેબિલિટીને મંજૂરી આપે છે હું પ્રથમ ચિપને ફીડીંગ કરી રહ્યો છું તે સૂચના તેઓ ચકાસી શકે છે અમારી પાસે આ ચિપ શોધે છે કે આ સૂચના તેના માટે નથી તે આગામી માટે છે તેથી તે ફક્ત તેને BYPASS કરશે અથવા તેને આગલી ચિપ ઉપર ફોરવર્ડ કરશે આ ફરીથી તપાસ કરશે કે શું તે આ માટે નથી તે BYPASS કરશે અથવા આગલી ચિપ ઉપર ફોરવર્ડ કરશે જેમ કે તે બરાબર ચાલે છે તેથી આ માનક ટેસ્ટિંગ સૂચના અને ડેટાને બોર્ડ ઉપરની ચોક્કસ ચિપમાં સીરીયલ ફીડ કરવાની મંજૂરી આપે છે તે આઉટપુટ અથવા ટેસ્ટિંગ પરિણામોને વાંચવાની પણ મંજૂરી આપે છે કેટલીક ચિપ્સમાં BIST અથવા બિલ્ટ ઇન સ્વ ટેસ્ટિંગ મિકેનિઝમ હોઈ શકે છે જેના વિશે આપણે પછીથી અંદર વાત કરીશું આનો અર્થ એ છે કે ચિપ પોતાની જાતને ચકાસી શકે છે જેનો અર્થ સૂચના તરીકે શામેલ હોઈ શકે છે અને આ સ્ટાન્ડર્ડ્સ શ્રેણીબદ્ધ છે તેથી તમે તેને ચિપ લેવલ PCB લેવલ અને સિસ્ટમ લેવલ ઉપર કામ કરી શકો છો જ્યાં આવા મલ્ટીપલ બોર્ડ જોડાયેલા છે તેથી એક બોર્ડનું સીરીયલ આઉટપુટ આગલા બોર્ડના સીરીયલ આઉટપુટમાં જઈ શકે છે જેમ કે તમે બદલી શકો છો આ એક શ્રેણીબદ્ધ પ્રકારનું સ્ટાન્ડર્ડ્સ છે માત્ર બોર્ડ ઉપરની ચિપ્સ માટે જ નહીં એક જ ચિપ ઉપર તમે તે કરી શકો છો એક બોર્ડ ઉપર મલ્ટીપલ ચિપ્સ તમે તે કરી શકો છો મલ્ટીપલ બોર્ડ પણ તમે તે કરી શકો છો તેથી અહીં તમે માત્ર ચિપ્સ અંદરની સર્કિટરી જ નહીં પણ તેનો અર્થ એ પણ છે કે તમે ઇન્ટરકનેક્શન્સ પણ ચકાસી શકો છો કારણ કે જ્યારે આપણી પાસે એક બોર્ડ ઉપર ઘણી ચિપ્સ હોય છે ત્યારે માત્ર ચિપ્સની શુદ્ધતા જ નહીં પરંતુ ઇન્ટરકનેક્શન્સ યોગ્ય છે કે કેમ બ્રેક અથવા શોર્ટ સર્કિટ છે કે કેમ આ પ્રકારની વસ્તુઓનું પણ યોગ્ય ટેસ્ટિંગ કરવું પડશે તેથી JTAG આ બધી વસ્તુઓ કરવાની મંજૂરી આપે છે તેથી જેમ મેં કહ્યું હતું તેમ મૂળ વિચાર એ છે કે હવે ઉત્પાદિત દરેક ચિપ અથવા ઘટક માટે ટેસ્ટ રેપર હોવું જોઈએ વાસ્તવમાં EDA ટૂલ્સ જેનો ઉપયોગ કરીને તમે ચિપ્સ ડિઝાઇન કરો છો તેમની પાસે રેપર બનાવવા માટે એક અને સૂચનાઓ છે એકવાર તમે ડિઝાઇન સાથે પૂર્ણ કરી લો પછી તમે એક આદેશનો ઉપયોગ કરીને તેની સાથે રેપર બનાવી શકો છો તેથી રેપર આપમેળે જનરેટ થઈ જશે અને અનુરૂપ નેટલિસ્ટ થઈ જશે તેથી આ આપણે બતાવીએ છીએ કે તે કેવી રીતે થાય છે જેથી દરેક ઇનપુટ અથવા આઉટપુટ પિનને અનુરૂપ ટેસ્ટ રેપરમાં તમારી પાસે બાઉન્ડ્રી સ્કેન સેલ કહેવાય છે હવે આ ઉપરાંત તમારી પાસે કેટલાક રજિસ્ટર પણ હોઈ શકે છે અને રેપર સાથે ઇન્ટરફેસિંગ માટે ટેસ્ટિંગ માટે કેટલીક વધારાની પિન કેટલાક સીરીયલ ઇનપુટ સીરીયલ આઉટપુટ ટેસ્ટ કંટ્રોલ જેવું કંઈક વગેરે અને કેટલીક ટેસ્ટ સૂચનાઓ છે જેમ કે મેં કહ્યું કે જે સીરીયલ પણ આપવામાં આવે છે ત્યાં એક ચોક્કસ ફોર્મેટ છે જેમાં તમે સૂચનાઓ ફીડ કરી શકો છો હવે આ ડાયાગ્રામ બતાવે છે કે ટેસ્ટ રેપર કેવું દેખાશે તમે મધ્યમાં આ વાદળી રેક્ટેન્ગ્યુલર જુઓ છો આ મારી વાસ્તવિક સર્કિટ છે જે તમે ત્યાં ચિપમાં હોવાનું માનવામાં આવે છે તેથી આ બધી વસ્તુઓ વિના આ મારી આખી ચિપ હશે પરંતુ હવે મેં બીજી ઘણી વસ્તુઓ પણ મૂકી દીધી છે તો મેં શું કર્યું છે અહીં આ નાના રેક્ટેન્ગ્યુલર બોક્સ આ કહેવાતા બાઉન્ડ્રી સ્કેન સેલ્સ છે તેથી મેં દરેક ઇનપુટ અથવા આઉટપુટ પિન સાથે એવો એક સેલ એક એવો સેલ મૂક્યો છે હવે તમે જોઈ શકો છો કે દરેક બાઉન્ડ્રી સ્કેન સેલમાં 4 કનેક્શન છે એક નીચે ઉપર ડાબે અને જમણેથી તેઓ ચોક્કસ રીતે જોડાયેલા છે જ્યારે સિગ્નલ આવે ત્યારે ચિપના બાહ્ય પિનમાંથી સિગ્નલ આ આંતરિક લોજીકને ડાબેથી જમણે કનેક્શનમાં મોકલી શકાય છે પરંતુ કેટલીકવાર જ્યારે તમે કંઈક ચકાસવા માંગતા હો ત્યારે તમે તેને શિફ્ટ રજિસ્ટર મોડ તરીકે ગોઠવી શકો છો અહીંથી તમે આ પાથ સાથે સીરીયલ રીતે ડેટાને સ્થાનાંતરિત કરી શકો છો ફરીથી તમે સીરીયલ રીતે કરી શકો છો તમે આ ટેસ્ટ ડેટામાંથી ડેટા બહાર મોકલી શકો છો અથવા TDO TDI એ ટેસ્ટ ડેટા ઇન ટેસ્ટ ડેટા આઉટ માટે વપરાય છે હવે આ ઉપરાંત કેટલાક રજિસ્ટર છે જેમ કે સૂચના રજિસ્ટર જે લોડ કરવામાં આવી રહેલી ટેસ્ટિંગ સૂચનાને પકડી શકે છે ત્યાં એક BYPASS રજિસ્ટર છે જે તમને આ ચિપને છોડવામાં અને જો જરૂરી હોય તો આગલી ચિપ ઉપર જવા માટે મદદ કરી શકે છે અને અન્ય પરચુરણ રજીસ્ટર મલ્ટીપ્લેક્સર અને જોડાણો હોઈ શકે છે અને આ ખાસ સિગ્નલ્સ તેમાંથી 5 બતાવવામાં આવ્યા છે એક માર્ક સ્ટારનો અર્થ છે કે આ વૈકલ્પિક છે પરંતુ અન્ય 4 ફરજિયાત સિગ્નલ્સ છે તેઓ ટેપ કંટ્રોલર તરીકે ઓળખાતી વસ્તુ દ્વારા નિયંત્રિત થાય છે ટેપનો અર્થ ટેસ્ટ એક્સેસ પોર્ટ છે આ સિગ્નલો ટેસ્ટ એક્સેસ પોર્ટ બનાવે છે જો તમે વધુ એક વખત મેં બતાવેલ આ ડાયાગ્રામ ઉપર પાછા આવો તો લાઇક કરો તેથી અહીં મેં કહ્યું કે PCB ની ધાર ઉપર હું કેટલાક સિગ્નલ્સ મોકલી રહ્યો છું તેથી વાસ્તવમાં આ ટેસ્ટ એક્સેસ પોર્ટ સિગ્નલો હશે તેથી મને અહીંથી 4 અથવા 5 સિગ્નલોની જરૂર છે તેથી આ રીતે રેપર કામ કરે છે તેથી એકવાર તમે એક ચિપ આ સર્કિટને ચિપ માટે ડિઝાઇન કરી લો તમે આદેશ આપો છો બાકીનો ભાગ તેની સાથે આપમેળે સમાવી શકાય છે અને તમારી આખી ઇન્ટિગ્રેટેડ ચિપ જે હવે 1149 1 ફરિયાદ હોવાનું કહેવાય છે તે તૈયાર થઈ શકે છે હવે મેં કહ્યું તેમ રેપરની સામગ્રી ત્યાં ટેસ્ટ એક્સેસ પોર્ટ કહેવાય છે 5 કંટ્રોલ સિગ્નલ્સ છે તેમાંથી એક વૈકલ્પિક છે આમાંનો ટેસ્ટ ડેટા કંઈક અંશે આના જેવો જ છે સ્કેન ચેઈન પદ્ધતિમાંથી એકમાં સ્કેન કરો ટેસ્ટ ડેટા આઉટ સ્કેન આઉટ સમાન છે ટેસ્ટ મોડ ટેસ્ટ કંટ્રોલ અને ટેસ્ટ બ્લોક જેવો જ પસંદ કરો તેથી તમે જોશો કે અહીં જે ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આ સ્કેન પાથના ખ્યાલ સાથે ખૂબ જ સમાન છે જે આપણે હમણાં જ જોયું હતું અને આ ટેપ કંટ્રોલર ફરીથી સીમિત સ્ટેટ મશીનનું ક્રમિક સર્કિટ છે અને વાસ્તવમાં 16 અવસ્થાઓ છે હું વિગતમાં નથી જતો તેથી આ ખૂબ કોમ્પ્લેક્સ કંટ્રોલર નથી એકદમ સરળ છે હવે ખાસ રજીસ્ટર પૈકી આ 3 રજીસ્ટર ફરજીયાત છે તમારી પાસે ઇનપુટ અને આઉટપુટ પિનની સાથે બાઉન્ડ્રી સ્કેન રજિસ્ટર હોવું આવશ્યક છે જો તમે ચિપ છોડવા માંગતા હોવ તો તમારી પાસે BYPASS રજિસ્ટર હોવું જરૂરી છે ટેસ્ટિંગ સૂચના સંગ્રહિત કરવા માટે તમારી પાસે સૂચના રજિસ્ટર હોવું જરૂરી છે હવે આ ઉપરાંત તમારી પાસે કેટલાક અન્ય રજિસ્ટર હોઈ શકે છે જે ડિઝાઇન માટે ખૂબ જ વિશિષ્ટ છે જેમ કે તમે એક રજિસ્ટરનો ઉપયોગ કરી શકો છો જ્યાં તમે ઉપકરણનો વિચાર સ્ટોર કરી શકો છો જેથી તમે બહારથી વિચાર વાંચી શકો અને ઉપકરણની ઓળખ ચકાસી શકો કે તે કયું ઉપકરણ છે તેવી જ રીતે કેટલાક રજિસ્ટર છે જે ડિઝાઇન માટે ખૂબ જ વિશિષ્ટ છે ડિઝાઇન ચોક્કસ છે બસ આ સંદર્ભમાં હું તમને જણાવી દઉં કે તમારામાંથી જેઓ FPGA બોર્ડ અને FPGA કિટ્સથી પરિચિત છે તેમના માટે છે તેથી તમે જોયું હશે કે જે રીતે તમે ડેસ્કટોપ અથવા લેપટોપ ઉપરથી FPGA કિટ ઉપર પ્રોગ્રામિંગ કરો છો તમે એક પોર્ટને કનેક્ટ કરો છો જેને JTAG પોર્ટ કહેવાય છે હવે તે JTAG અને આ JTAG સમાન છે તે JTAG પોર્ટનો ઉપયોગ મુખ્યત્વે ટેસ્ટિંગ માટે થતો હતો પરંતુ હવે એક દિવસ તે જ પોર્ટનો ઉપયોગ FPGAs માટે રૂપરેખાંકન TDI દ્વારા સીરીયલ ઇનપુટ TDI ઇનપુટ ચિપની અંદર શિફ્ટ થવાને કારણે ડેટા ડાઉનલોડ કરવા માટે થાય છે તેથી તે જ પોર્ટનો ઉપયોગ અન્ય હેતુઓ માટે પણ થાય છે તેથી મૂળભૂત કામગીરી એ છે કે આપણે સૂચના રજિસ્ટરમાં શ્રેણીબદ્ધ રીતે ફીડ કરીએ છીએ પસંદ કરેલ ટેસ્ટ સર્કિટરી જે સૂચના આપવામાં આવી છે તેના આધારે તે મુજબ ગોઠવવામાં આવશે તેથી મલ્ટિપ્લેક્સ કંટ્રોલ્સ પસંદ કરવામાં આવશે અને તેથી વધુ તેથી જે પણ હેતુ છે તે અમલમાં આવશે અને પરિક્ષણ પૂર્ણ થયા પછી TDO પિન દ્વારા બહાર ખસેડવામાં આવશે અને જ્યારે આ કરવામાં આવી રહ્યું છે ત્યારે નવા ટેસ્ટ ડેટાને TDI ઉપર શિફ્ટ કરી શકાય છે જેમ કે સ્કેન આઉટ અને સ્કેન ઇન આ સ્કેન પાથ પદ્ધતિમાં ઓવર લેપ કરવામાં આવ્યું હતું તે જ વસ્તુ અહીં પણ સમાન છે સરસ હવે બાઉન્ડ્રી સ્કેન બાઉન્ડ્રી સ્કેન સેલ આના જેવો દેખાય છે તેથી ફરીથી એક સ્કેમેટિક અર્થમાં જો તમે બાઉન્ડ્રી સ્કેન સેલને બ્લોગ બોક્સ બાઉન્ડ્રી સ્કેન સેલ તરીકે જુઓ તો ડાબી બાજુથી તમારી પાસે સિગ્નલ છે ચાલો તેને અંદર કૉલ કરો અને જમણી બાજુએ એક સિગ્નલ છે તેને કૉલ કરો તેથી નીચેથી સિગ્નલ સિગ્નલ હોઈ શકે છે અને ઉપરથી સિગ્નલ સોટ હોઈ શકે છે આ સ્કેમેટિક છે તેથી આપણે ડેટાને ડાબેથી જમણે અથવા નીચેથી ઉપર ખસેડી શકીએ છીએ હવે ચાલો જોઈએ કે અંદર શું છે ત્યાં 2 ફ્લિપ ફ્લોપ છે ત્યાં 2 મલ્ટિપ્લેક્સર છે તેથી જ્યારે ઇનપુટ ડેટાને ચિપને ફીડીંગ કરવામાં આવે છે ત્યારે હું તેને સીધો અંદરની સર્કિટરીમાં મોકલવા માંગુ છું તેથી બાકીનો ભાગ BYPASS કરવામાં આવ્યો છે ઇન સીધો બહાર જશે તેથી આ મોડ કંટ્રોલ જો તે 0 હોય તો આ 0 પસંદ કરવામાં આવશે તેથી તે બહાર જશે તેથી સાઈનથી દક્ષિણ તરફ જવા માટેનો માર્ગ આ પ્રમાણે હશે સાઈનમાંથી તમે મલ્ટિપ્લેક્સરનું નીચલું ઇનપુટ પસંદ કરો છો તે પ્રથમ ફ્લિપ ફ્લોપમાં સંગ્રહિત થશે અને આ ફ્લિપ ફ્લોપનું આઉટપુટ અહીંથી બહાર આવશે ત્યાં એક મોડ પણ છે જેમાં તમે તેને સાઈનમાંથી બહાર ખસેડી શકો છો તેથી નીચેથી જમણે પણ એક રસ્તો છે પરંતુ તમે જોઈ શકો છો તેમ 2 ફ્લિપ ફ્લોપ છે એક ફ્લિપ ફ્લોપનો ઉપયોગ શિફ્ટિંગ માટે થાય છે અન્ય ફ્લિપ ફ્લોપનો ઉપયોગ વાસ્તવમાં કેપ્ચર કરવા માટે થાય છે કારણ કે જ્યારે આ શિફ્ટિંગ ચાલુ હોય ત્યારે જુઓ તમારે કેટલીકવાર ખાતરી કરવી જોઈએ કે અહીંનો ડેટા બદલાઈ રહ્યો નથી તેથી તમે અહીં ડેટાની નકલ કરી શકો છો અને આને જાળવી રાખો અને તે સમય દરમિયાન તમે અહીં કંઈક શિફ્ટ કરી શકો છો આ ફ્લિપ ફ્લોપમાં કેટલાક ફેરફારો થઈ રહ્યા છે બીજા ફ્લિપ ફ્લોપ દ્વારા અને અહીં આ બદલાશે નહીં તેથી લગભગ આ રીતે બાઉન્ડ્રી સ્કેન સેલ જેવો દેખાય છે હવે મૂળભૂત રીતે ઓપરેશનના 4 મોડ્સ છે સામાન્ય મોડ મેં કહ્યું કે મોડ 0 બરાબર છે તેથી ઇન ગોઝ ટુ આઉટ છે મેં હમણાં જ કહ્યું છે કે મોડ 0 છે ઇન ગોઝ ટુ આઉટ છે બીજું મેં કહ્યું આમાં સ્કેન મોડ છે અહીં Shift DR 1 ઉપર સેટ છે અને Clock DR સક્રિય છે તેથી ચાલો જોઈએ કે Shift DR ને 1 કહેવામાં આવે છે એટલે સાઈન પસંદ કરવામાં આવે છે અને Clock DR એક્ટિવ થાય છે જેનો અર્થ થાય છે કે સાઈન અહીં સંગ્રહિત થાય છે તેથી હું ફ્લિપ ફ્લોપ્સની ચેઈન બનાવી રહ્યો છું આવા કેટલાય બાઉન્ડ્રી સ્કેન સેલ્સ એક પછી એક એક પછી એક જોડાયેલા છે તેથી આ આ સાઈન સાઉટમાં જશે તે પછીના સાઉટના સાઈનમાં જશે તેથી તેઓએ શિફ્ટ રજિસ્ટર તરીકે ચેઈન બાંધી જેમ કે આ સ્કેન પાથ ડિઝાઇનમાં પણ તે જ રીતે તેથી આને સ્કેન મોડ કહેવામાં આવે છે અને કેપ્ચર મોડમાં શિફ્ટ DR 0 અને ક્લોક DR બરાબર છે Shift DR બરાબર 0 એટલે in સિલેક્ટ થયેલ છે અને ઇનપુટ હું અહીં સ્ટોર કરી રહ્યો છું તેથી અહીં હું સાઈનની કિંમત સંગ્રહિત નથી કરી રહ્યો પરંતુ પિનના ઇનપુટમાંથી જે પણ આવી રહ્યું છે હું તેને કેપ્ચર કરી રહ્યો છું અને તેને અહીં સ્ટોર કરું છું આને કેપ્ચર મોડ કહેવામાં આવે છે તેથી ઇન ગોઝ ટુ QA અને આઉટને ઇન અથવા QB દ્વારા ચલાવી શકાય છે આઉટપુટ મોડના આધારે તે અહીંથી અથવા અહીંથી હોઈ શકે છે પરંતુ મહત્વની બાબત એ છે કે અહીં કેપ્ચર થઈ રહ્યું છે અપડેટ નામનો બીજો મોડ છે જ્યાં QA ની કિંમત આઉટ કરવા માટે QA આઉટ થઈ શકે છે આ પણ સારું છે હવે અહીં અમે તમને બાઉન્ડ્રી સ્કેનનાં 3 મહત્વપૂર્ણ ટેસ્ટ મોડ્સ બતાવીશું અન્ય મોડ્સ પણ છે EXTEST BYPASS અને INTEST હવે EXTEST મોડનો ઉપયોગ ચિપ્સ વચ્ચેના ઇન્ટરકનેક્શનને ચકાસવા માટે થાય છે BYPASS મોડનો ઉપયોગ એક ચિપને છોડવા અને બીજી ઉપર જવા માટે થાય છે અને INTEST નો ઉપયોગ ચોક્કસ ચિપને ચકાસવા માટે થાય છે તેનો અર્થ આંતરિક લોજીક છે ચાલો એક પછી એક મૂળભૂત ખ્યાલો જોઈએ વેલ EXTEST ડાયાગ્રામમેટિકલી તે આના જેવું લાગે છે અથવા ડાયાગ્રામ તમારા વાંચવા માટે ખૂબ નાનો હોઈ શકે છે પરંતુ હું ફક્ત આ સ્ટેપં સમજાવીશ ધારો કે બોર્ડ ઉપર 2 ચિપ્સ છે એક આ છે અને બીજી ચિપ આ છે તો TDI TDO હું શું કરું હું Shift DR સક્રિય કરું છું તેથી જો Shift DR સક્રિય થાય તો શું થશે ચાલો આ આકૃતિને ફરી એકવાર જોઈએ જો Shift DR સક્રિય થાય છે તો સાઈન અહીંથી અંદર જાય છે જેથી તે જ થાય છે તેથી વાસ્તવમાં આ સ્કેન મોડ શિફ્ટ DR 1 ની બરાબર છે એટલે કે હું સ્કેન મોડ જોઈ રહ્યો છું તેથી પ્રથમ ચિપમાં આપણે આ સ્કેન મોડમાં છીએ તમામ બાઉન્ડ્રી સ્કેન ફ્લિપ ફ્લોપ તેઓ આ સ્કેમ મોડમાં છે તેથી હું હવે શું કરું છું તેથી તેને Shift DR મોડમાં સેટ કર્યા પછી આપણે TDI ઉપર સીરીયલ બિટ્સ એપ્લાય કરીએ છીએ તેથી આ બિટ્સ આ શિફ્ટ રજીસ્ટર દ્વારા ક્રમશઃ સ્થાનાંતરિત થશે અને તે આ સ્કેન સેલ્સ સુધી પહોંચશે ધારો કે હું અહીં ઇન્ટરકનેક્શન્સમાંથી એકનું ટેસ્ટિંગ કરવા માંગુ છું તેથી આ બિટ્સ આ બાઉન્ડ્રી સ્કેન આ ફ્લિપ ફ્લોપ સુધી પહોંચે ત્યાં સુધી હું રાહ જોઉં છું તેથી હું ઘણી કલોક્સ એપ્લાય કરું છું તેથી તે થઈ ગયા પછી હું DR ઉપર અપડેટ કરું છું અપડેટનો અર્થ એ છે કે ડેટા હતો તેઓ અહીં આ ફ્લિપ ફ્લોપ ઉપર છે તે આગામી ફ્લિપ ફ્લોપ ઉપર શિફ્ટ થઈ જશે અને બહાર ઉપલબ્ધ થશે જેનો અર્થ છે કે હવે હું જે પણ સ્થાનાંતરિત કરીશ તે આઉટપુટ પિન ઉપર ડેટા ઉપલબ્ધ થશે અને કેપ્ચર DR એટલે કે આ લાઇન ઉપર જે પણ આવી રહ્યું છે આ ચિપ 2 છે ચિપ 2 તેને પ્રથમ ફ્લિપ ફ્લોપમાં કેપ્ચર કરશે તેથી હવે તમે જુઓ કે આપણે શું કરી રહ્યા છીએ આપણે શું કહી રહ્યા છીએ કે જે પણ બીટ અહીં ખસેડવામાં આવ્યું હતું હું તે બીટને બીજી ચિપમાં ખસેડી રહ્યો છું હું તેને અહીં કેપ્ચર કરી રહ્યો છું પછી કેપ્ચર કર્યા પછી હું ચિપ 2 ને શિફ્ટ મોડમાં ગોઠવી રહ્યો છું ફરીથી સ્કેન મોડમાં અને ફરીથી કલોક એપ્લાય કરી રહ્યો છું જેથી આ બીટ જે કેપ્ચર કરવામાં આવ્યું હતું તે TDO પિન દ્વારા ક્રમશઃ બહાર ખસેડવામાં આવશે તેથી જો આ ઇન્ટરકનેક્શન ખામીયુક્ત હતું તો પછી હું કઈ બીટ પેટર્નમાં સ્થળાંતર કરી રહ્યો છું અને જે બીટ પેટર્ન બહાર આવી રહી છે તે અલગ હશે તેથી આ બીટ પેટર્નની માન્યતા ચકાસીને આને ચકાસીને હું ચકાસી શકું છું કે આ ઇન્ટરકનેક્શન યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે કે નહીં એકસાથે મલ્ટીપલ ઇન્ટરકનેક્શન્સ માટે સમાન વસ્તુ કરી શકાય છે તેથી હું ફક્ત આવી અનેક પેટર્નને એકસાથે કેપ્ચર કરી શકું છું અને એકસાથે શિફ્ટ કરી શકું છું આ EXTEST મોડ છે પછી BYPASS મોડ આવે છે BYPASS મોડ એકદમ સરળ છે એક BYPASS રજિસ્ટર છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે હવે BYPASS રજિસ્ટર માત્ર સિંગલ ફ્લિપ ફ્લોપ છે તે 1 બીટ રજિસ્ટર છે BYPASS મોડમાં હું TDI માં જે કંઈ ફીડીંગ કરી રહ્યો છું તે બાઉન્ડ્રી સ્કેન સેલ્સ ઉપર જતું નથી તે સીધું આ 1 બીટ ફ્લિપ ફ્લોપ ઉપર આવે છે અને 1 બીટ વિલંબ પછી જ્યારે કલોક આવે છે ત્યારે તે TDO ઉપર આવે છે તેથી મારો કહેવાનો મતલબ અહીં તમારા સ્થાનાંતરણમાં જે કંઈપણ બિટ્સ હશે આ ચોક્કસ ચિપ તેને BYPASS કરશે અને તેને તરત જ TDO ને મોકલવામાં આવશે તેથી તે આગામી ચિપ ઉપર જઈ શકે છે BYPASS નો ઉપયોગ ચોક્કસ ચિપને છોડવા માટે થાય છે અને છેલ્લે ચાલો આપણે ટેસ્ટ મોડ જોઈએ જેનો ઉપયોગ કરીને આપણે આંતરિક લોજીકને ચકાસી શકીએ તેથી અહીં કોન્સેપ્ટ EXTEST ની તુલનામાં એકદમ સમાન છે કારણ કે પ્રથમ સ્ટેપમાં આપણે શિફ્ટ DR મોડમાં ચિપને ગોઠવીએ છીએ જેથી આપણે TDI દ્વારા જે કંઈ ફીડ કરીએ છીએ તે શિફ્ટ થઈ જાય પરંતુ તમે જુઓ આપણે તેને અહીં શિફ્ટ કરીએ છીએ અહીં સુધી હું બતાવી રહ્યો છું પરંતુ તે એક બિંદુ સુધી ખસેડવામાં આવશે જેથી આંતરિક લોજીક માટેના તમામ ઇનપુટ્સ એપ્લાય થાય તેથી એકવાર આ એપ્લાય થઈ ગયા પછી તમે અપડેટ DR ઉપર જાઓ એટલે કે પ્રથમ ફ્લિપ ફ્લોપમાં જે કંઈ હશે તે બીજા ફ્લિપ ફ્લોપમાં સાચવવામાં આવશે અને હવે તે આંતરિક લોજીકમાં ઇનપુટ તરીકે ઉપલબ્ધ થશે તેથી હવે આંતરિક લોજીક એપ્લાય કરેલ ઇનપુટના આધારે કેટલીક ગણતરી કરશે અને ગણતરી પૂર્ણ થયા પછી તમે કેપ્ચર DR સિગ્નલને સક્રિય કરો છો તેથી બાઉન્ડ્રી સેલના પ્રથમ ફ્લિપ ફ્લોપ ઉપર આઉટપુટ કેપ્ચર થશે પછી ફરીથી તમે શિફ્ટ DR મોડમાં ગોઠવો અને તેમને શ્રેણીબદ્ધ રીતે બહાર કાઢો છો તેથી આ અમારા ટેસ્ટ ડેટામાં આ રીતે સ્કેન કરવા માટે ક્રમિક સર્કિટ ટેસ્ટિંગ માટે આ સ્કેન પાથ અભિગમ સાથે બરાબર સમાન છે આપણે આ રીતે સ્કેન કરીએ છીએ હવે અહીં ફરી એ જરૂરી નથી કે આપણે તે બધામાં સ્કેન કરી રહ્યા હોઈએ કદાચ આપણે સ્કેન કરી રહ્યા છીએ તેમાંથી કોઈ એક ભાગ હોઈ શકે અને મને એક વાત પણ જોવા દો મને તે રેપર ડાયાગ્રામ ઉપર પાછા જવા દો તમે અહીં જોયું કે બાઉન્ડ્રી સ્કેન સેલ ઉપરાંત આ આંતરિક લોજીક માટે સ્કેન ઇન અને સ્કેન આઉટ પિન પણ હોઈ શકે છે તેથી તમે જે પણ ડેટા ફીડ કરી રહ્યાં છો તે આ આંતરિક લોજીકમાં સીધા તમારા સ્કેન ઉપર જઈ શકે તેવી સુવિધા પણ છે અને જે પણ બહાર આવી રહ્યું છે તે બહાર પણ જઈ શકે છે અને TDO ઉપર ઉપલબ્ધ છે તે સ્કેન કરો તેથી આ મોડ પણ છે તેથી એવું નથી કે તમે કહી રહ્યા છો કે આંતરિક રીતે તમે કોઈપણ સ્કેન પાથનો ઉપયોગ કરી શકતા નથી જેનો તમે ઉપયોગ કરી શકો છો તેથી તે કોમ્બિનેશન જેવું છે તેથી ચાલો આગળ વધીએ તેથી તમે જોશો કે અહીં આ તમામ ટેસ્ટ મોડ્સનો ઉપયોગ કરીને તમે પ્રથમ સ્ટ્રક્ચરમાં અમુક પ્રકારનું બોર્ડ લેવલ મેળવી શકો છો જ્યાં તમે બોર્ડ ઉપરની ઇન્ડિવિડ્યુઅલ ચિપ્સને ચકાસી શકો છો તમે બોર્ડ વચ્ચેના ઇન્ટરકનેક્શન પણ ચકાસી શકો છો તેથી JTAG 1149 1 કે જે આપણે સ્ટાન્ડર્ડનો સારાંશ આપવા માટે આ અર્થમાં એકદમ સફળ રહ્યું છે કે મોટાભાગની ચિપ્સ આજે તમે જુઓ છો કે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં આ સ્ટાન્ડર્ડ બિલ્ટ ઇન છે અને જેમ મેં કહ્યું કે તે અન્ય એપ્લિકેશનો માટે ઉપયોગમાં લેવાય છે તેમજ જેને ટેસ્ટીંગ સાથે કોઈ લેવાદેવા નથી જેમ કે મેં FPGA બોર્ડ ઉપર પ્રોગ્રામિંગ બીટ ફાઈલો ડાઉનલોડ કરવાનું કહ્યું છે હવે આ JTAG 1149 1 સ્ટાન્ડર્ડ આને ઘણી જુદી જુદી રીતે પણ વિસ્તૃત કરવામાં આવ્યું છે જેમ કે એનાલોગ બાઉન્ડ્રી સ્કેન વર્ઝન છે એક ટેસ્ટ સ્ટાન્ડર્ડ છે જે એનાલોગ સિગ્નલોને સર્કિટમાં ફીડ કરવાની પણ મંજૂરી આપે છે આનો ઉપયોગ મિક્સ સિગ્નલ પ્રકારની ચિપ્સનું ટેસ્ટિંગ કરવા માટે કરી શકાય છે જ્યાં ડિજિટલ અને એનાલોગ બંને કોમ્પોનન્ટ્સ સામેલ છે અને બીજી વસ્તુ જે તમે જાણો છો કે આજે આપણે આગળ વધી રહ્યા છીએ લગભગ આપણે પહેલાથી જ ચીપ ડિઝાઇન ઉપર આગળ વધી ચૂક્યા છીએ તમે કહી શકો કે સિસ્ટમ કહેવાતી કોઈ વસ્તુ તરફ તે આજે નથી તે અગાઉ આપણે બોર્ડ ઉપરની ચિપ્સ વિશે વાત કરી રહ્યા છીએ હવે VLSI ચિપ્સ વધુ ગીચ બની ગઈ છે હવે બોર્ડ ઉપરની તે બધી ચિપ્સને આજે એક જ ચિપમાં સ્ક્વિઝ કરી શકાય છે તેથી અગાઉ જે પણ અલગ ચિપ હતી તે મારી ચિપની અંદર કોર તરીકે ઓળખાતી વસ્તુ હશે હવે મારી ચિપમાં મલ્ટીપલ કોરો હશે તેથી બોર્ડ સ્તરના ટેસ્ટિંગ માટે અમારી પાસે જે પણ જરૂરિયાત હતી અમારી પાસે હવે કોર સંબંધિત ટેસ્ટિંગ માટે સમાન પ્રકારની આવશ્યકતા છે પરંતુ ચિપ મલ્ટીપલ કોર્સની અંદર કેટલાક કોર કેટલાક અન્ય ડિઝાઇનર્સ પાસેથી લેવામાં આવ્યા આવ્યા હશે તે મારી ડિઝાઇન બિલકુલ ન હોઈ શકે હું કોરોના ઇન્ટીગ્રેશન ને ચકાસવા માંગુ છું તેથી આ ચિપ ઉપરની સિસ્ટમ માટે આ P1500 નામનું પ્રમાણભૂત છે આ ચિપ ડિઝાઇન ઉપરની કરંટ સિસ્ટમ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે આ એક IEEE સ્ટાન્ડર્ડ પણ છે તેથી તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે તેથી અહીં મેં કહ્યું તેમ બોર્ડ ઉપરની ચિપ્સને એક ચિપ ઉપર મલ્ટીપલ કોરો ઉપર ખસેડવામાં આવી છે અને આપણે ખૂબ સમાન ખ્યાલોનો ઉપયોગ કરીએ છીએ તેથી મને લાગે છે કે આ સાથે આપણે આ લેકચરના અંતમાં આવીએ છીએ તેથી આ પછીના બે લેકચરોમાં આપણે બિલ્ટ ઇન સેલ્ફ ટેસ્ટ તરીકે ઓળખાતી વસ્તુ જોઈશું એક એવી ટેકનિક કે જ્યાં ચિપ પોતાની જાતને ચકાસી શકે છે તે શ્રેષ્ઠ વસ્તુ છે જેના વિશે તમે સાચા વિશે વિચારી શકો છો પરંતુ ત્યાં અવરોધો છે જે આપણે જોઈશું પરંતુ આજે મને લાગે છે કે તે બધુ જ છે